હવે આપણે વાતાવરણીય અસરો દ્વારા નમેલી સપાટી પર ઘટના ઊર્જાનો અંદાજ લગાવવાની જરૂર છે તેથી ચાલો કલેક્ટર કેવી રીતે મૂકવામાં આવે છે અને વિવિધ રેડીયેશનradiationકિરણોત્સર્ગ અને વાતાવરણીય અસરો જે ચિત્રમાં આવે છે તે શુ છે તેના પર વાસ્તવિક ભૌતિક સેટિંગ દોરીએ તેથી મને ગ્રાઉન્ડ પ્રોફાઇલ દોરવા દો આ એક ગ્રાઉન્ડ પ્રોફાઇલ છે અહીં એક પર્વતીય પ્રદેશ છે અને પછી ખીણ પ્રદેશ છે જ્યાં કદાચ આપણે એક ખૂણા પર ફ્લેટ પ્લેટ કલેક્ટર મૂકીશું અને આ મૂળભૂત રીતે આપણી જમીનની સપાટી છે હવે આ જમીનની સપાટી પર ચાલો હું એક ફ્લેટ પ્લેટ કલેક્ટર મુકું અને તે ફ્લેટ પ્લેટ કલેક્ટરને આ રીતે ત્રાંસી રાખવામાં આવે છે જેમ કે તે આ બે સ્ટ્રટ્સ પર લગાવવામાં આવ્યું છે અને તે ક્ષિતિજ પર β ખૂણે છે β એ નમેલ ખૂણો છે તેથી આ કદાચ PV પેનલ ફ્લેટ પ્લેટ કલેક્ટર હોઈ શકે છે આપણું ઉદ્દેશ અથવા ધ્યેય તે શોધવાનું છે કે PV પેનલ ફ્લેટ પ્લેટ કલેક્ટર પર આવતી આઇસોલેશનની માત્રા કેટલી છે અને આ ફ્લેટ પ્લેટ કલેક્ટર પેનલ પરની દૈનિક ઘટના ઉર્જાની ગણતરી કરવાનું છે જે તમામ વાતાવરણીય અસરોને સમાવે છે હવે આ રીતે લાઈનlineરેખાને ધ્યાનમાં લો અને આ લાઈન બાહ્ય વાતાવરણને રજુ કરશે તો આપણે આને વાતાવરણની સીમા કહીશું હવે દૂરના સૂર્ય પરથી ફ્લેટ પ્લેટ કલેક્ટર પર એક ઇન્સોલેશન વેક્ટરvectorસદિશ પડશે અને તેને ડાયરેક્ટ આઈસોલેશન વેક્ટર કહેવામાં આવે છે અને આ સીધો સૂર્ય પરથી આવી રહ્યો છે તેથી આ પેનલ પર પડતું ડાયરેક્ટ ઇન્સીડેન્ટ રેડીયેશન છે ડાયરેક્ટ ઇન્સીડેન્ટ રેડીયેશન સિવાય ત્યાં અન્ય પ્રકારનાં રેડીયેશન ગૌણ સ્વરૂપો છે અને તેમાંથી એક ચાલો હું કહું કે હું નજીકની પડોશી ટેકરીના ઢાળ પર રહેલી અન્ય સમાંતર ઇનસોલેશન લાઇન લઉં છું તેથી તે જમીન પર પડ્યા પછી પ્રતિબિંબિત થાય છે અને તે ઘણી દિશામાં પ્રતિબિંબિત થઈ શકે છે અને આ પ્રતિબિંબિત રેડીયેશન પણ ફ્લેટ પ્લેટ કલેક્ટર પર જઈ શકે છે અને પેનલ પર એકત્રિત ઊર્જાની માત્રાને અસર કરે છે હવે આ જમીન પ્રતિબિંબિત રેડીયેશનને અલ્બેડો કહેવામાં આવે છે આલ્બેડો શબ્દનો ઉપયોગ જમીનના પ્રતિબિંબિત રેડીયેશન માટે થાય છે તેથી તમે જોયું છે કે ત્યાં નમેલ ફ્લેટ પ્લેટ કલેક્ટર પર ડાયરેક્ટ આઇસોલેશન પડે છે અને પછી ત્યાં આ આલ્બેડો અસર પણ છે જમીન પ્રતિબિંબિત અસર પણ કલેક્ટર પર આવે છે અને તે સિવાય એક વધુ મહત્વપૂર્ણ અસર ચિત્રમાં આવે છે અને તે વિખરાયેલ રેડિયેશન છે તમે જોશો કે ત્યાં વાદળનુ આવરણ છે અને ફ્લેટ પ્લેટ કલેક્ટર તરફ નિર્દેશિત કરાયેલ ઇન્સોલેશન વિખેરાઈ જશે અને વાદળને કારણે વિખરાય પણ જશે અને તમે જોશો કે ત્યાં જુદી જુદી દિશામાં ઘણાં ઇન્સોલેશન વેક્ટર્સ છે અને ઘણા બધા તેમાંથી આ ફેશનમાં કલેક્ટર તરફ નિર્દેશ કરે છે અને આને વીખરાયેલ રેડિયેશન કહેવામાં આવે છે અને આપણો ઉદ્દેશ Hat શોધવાનો છે Hat એ ફ્લેટ પ્લેટ કલેક્ટર પરની ઘટના ઊર્જા છે કે જે વાતાવરણની અસરો સાથે β ખૂણે નમેલું છે તે Hat શું છે અને Hat વાસ્તવમાં ડાયરેક્ટ રેડીયેશનમાંથી ઊર્જા વત્તા વીખરાયેલ રેડીયેશનમાંથી ઊર્જા વત્તા જમીન પ્રતિબિંબિત રેડીયેશનમાંથી ઊર્જા અથવા આલ્બેડોની રચના છે તેથી બધી ત્રણ અસરો એકસાથે મૂકવામાં આવે છે કે જે Hat હશે અથવા આ રીતે નમેલું ફ્લેટ પ્લેટ કલેક્ટર પર ઉપલબ્ધ ઊર્જા હશે હવે આ એક વ્યવહારુ અને વાસ્તવિક પરિસ્થિતિ છે આપણે આનો અંદાજ કેવી રીતે લઈશું આમાં ઘણી બધી અનિશ્ચિતતાઓ છે અગાઉના કિસ્સાઓથી વિપરીત જ્યાં આપણે આડી ફ્લેટ પ્લેટ કલેક્ટર પર H0 અને Hot ઊર્જા ઘટના મળી છે તે અને વાતાવરણની અસર વિના નમેલ ફ્લેટ બેડ પર ઘટના ઊર્જા જોવા મળે છે જે વધુ આદર્શવાદી અને નિવારણવાદી હતું કે જે સંબંધ પર આપણે પહોંચ્યા પરંતુ અહીં તે એટલું નિરોધક નથી કારણ કે આપણે સ્થાન પર આબોહવાની સ્થિતિ જાણતા નથી આનો અર્થ એ થશે કે વાદળની પ્રકૃતિ પાણીની વરાળની પ્રકૃતિ અને ઉપરના કલેકટરની ઉભી કોલમમાં અન્ય વાયુ વિષયવસ્તુની આગાહી કરવા માટે આપણી પાસે ચોક્કસ અને સચોટ મોડેલ નથી આ બધી માહિતી કોઈ પણ મોડેલ સ્વરૂપમાં ઉપલબ્ધ નથી અને આપણને ફક્ત ઇતિહાસનુ જ જ્ઞાન છે આપણી પાસે ફક્ત આંકડાકીય માહિતી છે અને આંકડાકીય માહિતીના આધારે આપણે ફક્ત એક અંદાજિત મોડેલ પર પહોંચી શકીએ છીએ જે તમને એક અંદાજિત મૂલ્ય આપવાનો પ્રયાસ કરશે અને આ તમને તે ઊર્જાનો અંદાજ આપે છે જે ફ્લેટ પ્લેટ કલેક્ટર પર ઉપલબ્ધ થશે તેથી ચાલો આપણે Hatનુ શ્રેષ્ઠ મુલ્ય કેવી રીતે મેળવી શકાય છે તે જોવાનો પ્રયાસ કરીએ જે આગળની ચર્ચાઓમાં આવે છે ચાલો હવે હું ટિલ્ટ ફેક્ટર વાતાવરણ વિના ચીલ ફેક્ટરchill factorશીત પરીબળની વિભાવના સમજાવું તમે જુઓ કે આપણે પહેલેથી જ ઊર્જા શોધી કાઢી છે કે જે આડી સપાટી પર અને વાતાવરણ વગરની નમેલી સપાટી પરની ઘટના છે તેથી તે ઊર્જાઓને ધ્યાનમાં રાખીને ચાલો આપણે આ શબ્દ RDને વ્યાખ્યાયિત કરીએ RDને ડાયરેક્ટ રેડીયેશનના નમેલા ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે અને તે નમેલ સપાટી પરની દૈનિક ઉર્જાથી આડી સપાટી પરની દૈનિક ઊર્જા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે આ વાતાવરણીય અસરો વિના છે આપણે જાણીએ છીએ કે નમેલ સપાટી પર દૈનિક ઊર્જાની ગણતરી કેવી રીતે કરવી આપણે જોયું છે કે Hot કયુ છે અને આડી સપાટી પર H0 કયુ છે તેથી જો તમે આ બેના સમીકરણો લખો અને જો સામાન્ય પદો રદ કરો તો તમે નીચે મુજબ મેળવશો cos φ β∙cos sin srt srtsin φ β∙sin cos φ∙ cos sin srt srtsin sin હવે આપણે આને સહેજ સરળ કરી શકીએ છીએ Cosϕ - β Cos ને તમે અંશમાંથી બહાર લઇ શકો છો Cosϕ and Cosનેછેદ માંથી બહાર લઇ શકો છો અને તમને અંશમાં Sinωsrt ωsrt Tanϕ - β tan 𝛿 મળશે તે એટલા માટે કે તમે Cosϕ - β Cos𝛿 રદ કર્યુ છે અને તેને Cosϕ - β Cos દ્વારા વિભાજીત કર્યુ છે તેથી તે Tan𝛿 બનશે તે જ રીતે છેદમાં પણ તમે Sin ωsr ωsr Tan ϕ Tan 𝛿 મેળવશો સહજ રીતે તમે Cos 𝛿 Cos 𝛿 ને રદ કરી શકો છો અને Tan ϕ Tan 𝛿 એ બીજું કઈ નહિ પરંતુ Cos ωsr છે અને Tanϕ-β Tan 𝛿 એ બીજું કઈ નહિ પરંતુ Cos ωsrt છે તે અવેજી કરતા આપણે cos φ β cos sin srt srtcos srt sin srt srtcos srt મેળવીશું આને વધુ ભયજનક પ્રભાવો વિના નમેલ ફેક્ટર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે આ વાતાવરણીય અસરો વિના ડાયરેક્ટ રેડીયેશન માટે છે આપણી પાસે બીજું નમેલ ફેક્ટર વાતાવરણની અસરો સાથે આવશે તેથી બંનેને અલગ કરવાનો પ્રયાસ કરીશું ડાયરેક્ટ રેડીયેશનને ધ્યાનમાં લો કે જ્યાં આપણે ફ્લેટ પ્લેટ કલેક્ટરને ધ્યાનમાં લઈશું જે આ રીતે આડા અને તેને લંબ મુકવામાં આવે છે અને ત્યાં ઇન્સીડેન્ટ ઈરરેડીયેશન છે હવે આપણે જાણીએ છીએ કે H0 શું છે H0 ખરેખર વાતાવરણ વિના આ ફ્લેટ પ્લેટ કલેક્ટર પરની ઊર્જા ઘટના છે અને Ha એ વાતાવરણીય અસરો સાથે એકત્રિત કરવામાં આવતી ઊર્જા છે Ha એ ખરેખર H0 કરતાં નાની હોય છે કારણ કે Ha એ વાતાવરણમાંથી પસાર થયા પછી H0નુ એટેન્યુએટેડattenuatedનબળું મૂલ્ય છે ચાલો હવે KT શબ્દને વ્યાખ્યાયિત કરીએ KT એ Haવાતાવરણીય અસરો સાથે ફ્લેટ પ્લેટ કલેકટર પર એકત્રિત થતી ઊર્જા અને H0વાતાવરણ અથવા વાતાવરણીય અસરો વગરની ફ્લેટ પ્લેટ કલેકટર પરની ઊર્જા ઘટનાનો ભાગાકાર છે અને તેને ક્લીયરનેસ ઇન્ડેક્સclearness indexસ્પષ્ટતા સૂચકાંક કહેવામાં આવે છે તેનો ક્લીયરનેસ ઇન્ડેક્સ એ એક ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળ છે કારણ કે આ આબોહવાને સમાવતી બધી અનિશ્ચિતતાઓને મજબૂત કરે છે કારણ કે તે વાતાવરણ સાથે સમાન સપાટ સપાટી પર ઊર્જા ત્વરિત અને વાતાવરણ વગરનો ગુણોત્તર છે તેથી આ ગુણોત્તર એ એક પ્રકારની જગ્યાના વાતાવરણમાં રહેલી બધી અનિશ્ચિતતાઓ અણધારીતા અને માહિતીના આંકડાકીય પ્રકૃતિને સમાવી લે છે તેથી તેમાં વાતાવરણને કારણે થતી તમામ આંકડાકીય અસરો શામેલ છે તેથી આ એક ખૂબ મહત્વનું પરિમાણ છે જેનો આપણે ઉપયોગ કરીશું અને આપણે પાછળથી ઐતિહાસિક માહિતીથી આ ક્લીયરનેસ ઇન્ડેક્સ મૂલ્યનો અંદાજ કેવી રીતે લઈશું તેની ચર્ચા કરીશું હમણાં માટે ચાલો આને વેરીએબલvariableચલ તરીકે ધ્યાનમાં લઈએ અને નોંધ લઈએ કે આ અંદાજિત છે હવે એક વાર તમારી પાસે આ ક્લીયરનેસ ઇન્ડેક્સ હોય તો પછી આપણે કહી શકીએ કે વાતાવરણીય અસરો સાથે એક સપાટ સપાટી પર કે ઊર્જા ઘટના એ KT ક્લીયરનેસ ઇન્ડેક્સ અને H0 વાતારણ વગર સપાટ સપાટી પરની ઊર્જા ઘટનાનો ગુણાકાર છે હવે Hat શું છે Hat એ β ખૂણે નમેલ વાતાવરણીય અસર સપાટ સપાટી પરની ઊર્જા ઘટના છે અને આ HatHa ગુણોત્તર દ્વારા મેળવી શકાય અને તે HotH0ને સમાન છે આ બંને કિસ્સાઓમાં તેમની વાતાવરણીય અસરો રદ થઈ જશે અને તેથી HotH0 પણ આશરે RDની બરાબર હશે જેની આપણે હમણાં જ ગણતરી કરી છે આ ડાયરેક્ટ રેડિયેશનનુ ટાઇટલ ફેક્ટર છે તેથી હવે હું કહીશ કે Hat Ha ∙ RD છે આ એક મહત્વપૂર્ણ સંબંધ છે હવે આ સંબંધ આપણે રેડીયેશનના ફેલાયેલા ભાગ અને રેડીયેશનના પ્રતિબિંબિત ભાગ કે જે આલ્બેડો ઇફેક્ટ્સ છે તેનો સમાવેશ કરવા માટે વિસ્તૃત કરીશું પરંતુ યાદ રાખો કે બંને ફેલાયેલ રેડીયેશન અને આલ્બેડો ફરીથી ખૂબ જ અનિશ્ચિત પરિમાણો છે જે સ્થાનથી સ્થાન બદલાય છે અને બંધ સ્વરૂપનુ સોલ્યુશન મેળવવું ખૂબ જ મુશ્કેલ છે તેથી આપણે ફક્ત એક પ્રયોગમૂલક સંબંધનો ઉપયોગ કરીશું તેથી આપણે વિખરાયેલા પ્રયોગમૂલક સંબંધ અને પ્રતિબિંબિત ઘટકોને Hatમાં સમાવવા માટે વિસ્તૃત કરવું જોઈએ તેથી હવે RDHa એ KTH0માં વિસ્તૃત થઈ શકે છે હવે હું કહું કે Hat એ ડાયરેક્ટ ઘટક HaRDના બનેલા છે હવે આ HaRD કે જેની પાસે KTH0 છે Ha એ KTH0 છે KTH0નો ભાગ ફેલાયેલ રેડીયેશનમાં જાય છે તેથી મારે આમાંથી બાદબાકી કરવી પડશે ફેલાયેલ ઘટક અને હું ફેલાયેલ ઘટકને અલગ પદ તરીકે અલગ રીતે વ્યવહાર કરીશ તો ચાલો આમાંથી ફેલાયેલ ઘટકને દૂર કરીએ તેથી હું Hd કહીશ ચાલો કહીએ કે Hd એ હવાના રેડીયેશનનો વિખરાયેલ ઘટક અને RDનો ગુણાકાર છે આ ભાગ તેમાંથી હું દૂર કરીશ HdRD ફેલાયેલ ઘટક અને હું તેને ડાયરેક્ટ ભાગ તરીકે અને ફેલાયેલ ભાગ તરીકે બોલાવીશ અને હું અલગ વ્યવહાર કરીશ અને હું તેને Hd અને હવે એક પ્રયોગમૂલક પરિમાણ આવે જે શીર્ષક કોણ પર આધારિત છે તેના ગુણાકાર તરીકે કહીશ તેથી 1 Cosβ2 આ સંબંધ એ એક પ્રયોગમૂલક સંબંધ છે જે પ્રસરેલા ઘટક સાથે સંબંધિત છે આ ઉપરાંત ચાલો આપણે પ્રતિબિંબિત ઘટકનો પણ સમાવેશ કરીએ તેથી તે Haનો નાનો અપૂર્ણાંક છે તેથી આ હરોળ પ્રતિબિંબ ગુણાંક કહેવાય છે તે મૂલ્ય 1 અને 1 Cosβ2 કરતાં ખૂબ નાના છે આ પ્રતિબિંબિત ભાગ છે અને આ પણ પ્રયોગમૂલક સંબંધ છે અને તે આ ચર્ચા દ્વારા જાય છે જ્યારે નમન શૂન્ય હોય એટલે કે જ્યારે તમે ફ્લેટ પ્લેટને આડી રાખો છો ત્યારે બીટા શૂન્ય છે તેથી 1 1 તેથી ફ્લેટ પ્લેટ કલેકટર પર કોઈ પ્રતિબિંબિત ઘટક નથી જે આડા મૂકવામાં આવે છે તેથી આ તે ચર્ચા છે જેના દ્વારા આ પ્રયોગિક સંબંધ લાવવામાં આવ્યો છે Ρ એ પ્રતિબિંબ ગુણાંક છે તે ખરેખર ભૂપ્રદેશ પર આધારીત છે જો તે સાદો ભૂપ્રદેશ હોય જો તે મેદાનમાં હોય જ્યાં પડોશીની જમીનની સપાટીથી પ્રતિબિંબિત થવાની સંભાવના હોતી નથી તો પછી ρ એ 0 1ની આસપાસ ખૂબ નાનું હોય છે અને જો પડોશમાં ઘણા બધા પર્વતો છે તો ચાલો આપણે કહીએ કે કલેક્ટર એક ખીણમાં મૂકવામાં આવ્યો છે અને ત્યાં નજીકના પર્વતો અને ઘણા ઢોળાવ છે જે પેનલ પર ઘણાં પ્રકાશને પ્રતિબિંબિત કરી શકે છે અથવા જો તે બરફથી ઢંકાયેલ પર્વત છે જે પેનલના કલેકટર પર પ્રકાશની નોંધપાત્ર માત્રાને પ્રતિબિંબિત કરી શકે છે પછી પ્રતિબિંબ ગુણાંક અહીં 0 તેથી તમે જોયું છે કે ત્યાં ઘણાં પ્રયોગમૂલકો છે જે આ સંબંધોમાં લાવવામાં આવ્યા છે પરંતુ સ્થાન અને વાતાવરણની અનિશ્ચિત પ્રકૃતિને કારણે તમે તેને મદદ કરી શકતા નથી જો કે તમારે નોંધ લેવી જોઈએ કે ડાયરેક્ટ ભાગ એ કુલ ઘટના ઊર્જાના Hatનો પ્રબળ ઘટક છે ફેલાયેલ અને પ્રતિબિંબિત પાવર ઘટક એ ગૌણ ઘટક હશે કે જે ડાયરેક્ટ ઘટકનો પુરક હશે તેથી સમીકરણના આ ભાગને વધુ મહત્વ આપો સમીકરણના અન્ય પ્રયોગમૂલક ભાગ Hat ને પ્રેક્ટીકલ મુલ્યની નજીક બનાવવા માટે અને માપેલ પ્રેક્ટીકલ મુલ્યને ચોક્કસ બનાવવા માટે ઉમેરવામાં આવે છે તો પછી આપણે આને સરળ બનાવી શકીએ હું તેને ડાયરેક્ટ ભાગ પર 1 HdHaRD તરીકે મુકીશ વત્તા હું HaHdHa1cos 2 મુકીશ વત્તા ρ1-Cosβ2 મુકીશ અને આ પ્રતિબિંબિત ભાગ છે તેથી મારી પાસે Ha સામાન્ય ફેક્ટર છે હું Ha સામાન્ય ફેક્ટર તરીકે બહાર લઇ શકુ છુ અને કહો કે HaRT હવે આપણી પાસે RT એ બધું ધ્યાનમાં લઈને સમગ્ર નમન ફેક્ટર છે અને HdHa વીખરાયેલ અને વાતાવરણીય અસર સાથે આડી સપાટી પરની ઊર્જાનો ગુણોત્તર છે અને તે ફરીથી અનિશ્ચિત વસ્તુ છે અને તે ફરીથી કર્વ ફીટ સમીકરણ છે અને ફરીથી આંકડાકીય ઇતિહાસમાંથી મેળવેલ છે અને કર્વ ફીટ સંબંધ તેના માટે ઉપલબ્ધ છે અને હું તેને 1 1 13KT લખીશ નોંધ લો કે તે ક્લીયરનેસ ઇન્ડેક્સ KT પર આધારિત છે જેનો અર્થ આ તે પદ છે જે આબોહવા સાથે બદલાશે જે આ ક્ષેત્રમાં બદલાવ લાવશે જે કલેક્ટર ઉપરના વર્ટિકલ કોલમ પર વાતાવરણીય અસરો સાથે બદલાશે તેથી સંબંધોમાં ઘણી બધી અનિશ્ચિતતાઓ છે પરંતુ તે PV પેનલ્સની રચના અને કદ બદલવા માટેનો હેતુ પ્રદાન કરશે તેથી આ એક કર્વ ફીટ સંબંધ છે અને એ પણ નોંધ લો કે ρ પ્રતિબિંબ ગુણાંક એ 0 1 અને 0 7ની વચ્ચેનું મૂલ્ય છે જેની આપણે હમણાં જ ચર્ચા કરી છે આપણે કલેક્ટર પરની દૈનિક ઇન્સ્ટન્ટ ઊર્જાનો અંદાજ કાઢવા માટે ઘણા બધા પગલાઓમાંથી પસાર થયા છીએ આપણે સમીકરણો મેળવ્યા છે અને આપણે સંબંધો બનાવ્યા છે અને આડા ફ્લેટ પ્લેટ કલેક્ટર પર નમેલા ફ્લેટ પ્લેટ કલેક્ટર પર અને ફ્લેટ પ્લેટ કલેક્ટર પર નમેલા ફ્લેટ પ્લેટ કલેક્ટર્સ પર વાતાવરણીય અસર સાથે દૈનિક ઘટના ઉર્જાનો અંદાજ કાઢવા માટે આપણે કેટલાક પ્રયોગમૂલક સંબંધો પણ જણાવ્યા છે હવે છેલ્લે ફોટોવોલ્ટેઇક પેનલના કદ માટે તમારે આ કિંમત Hatની જરૂર પડશે કે જે દૈનિક ઘટના ઊર્જા છે કે જે કલેક્ટર એક ફ્લેટ પ્લેટ કલેક્ટર વાતાવરણીય અસરો સાથે અને નમન સાથે એકત્રિત કરશે હવે આ તે પરિમાણ છે જેને આપણે નિર્ધારિત કરવાની જરૂર છે અને ચાલો આપણે તે બધાં સમીકરણો એકત્રિત કરીએ જે આપણે તારવેલા છે અને સ્ટેપ્સની યાદી કરીને ચર્ચા કરીએ કે જે આપણને આ ગણતરી તરફ દોરી જશે તેથી પ્રથમ આપણે ઇનપુટ્સ સાથે શરૂ કરીએ તો તમારે શાની જરૂર છે અક્ષાંશ શોધો કે જ્યાં વિસ્તાર મુકવામાં આવ્યો છે અને જેના માટે તમે Hatની ગણતરી કરવા માંગો છો દિવસ નંબર વર્ષનો દિવસ કે જે Hatની અને નમન ખૂણો βની ગણતરી કરવા માંગો છો હવે આના દ્વારા તમે નિશ્ચિતપણે H0નો અંદાજ લગાવી શકો છો જે આપણે જોયું છે આપણે Hotનો પણ અંદાજ લગાવી શકીએ છીએ કારણ કે આપણે નમન ખૂણો β જાણીએ છીએ અને આપણે KT ક્લિયરનેસ ઇન્ડેક્સનો અંદાજ કાઢવાની જરૂર છે જ્યારે તમે વાતાવરણીય અસરોને ધ્યાનમાં લેવા માંગતા હો ત્યારે આ સૌથી મહત્વપૂર્ણ છે અને KT એ અક્ષાંશનું દિવસની સંખ્યા તે દિવસ તે દિવસે આબોહવાની સ્થિતિનું વાતાવરણીય સ્થાનનુ ફંક્શન છે તેથી તે એક પ્રકારની આકૃતિ છે જે તમને તમામ આંકડાકીય ઇતિહાસ આપશે જે વાતાવરણના સંદર્ભમાં સ્થળના તમામ આંકડાકીય ઇતિહાસ પર આધારિત છે તેથી તે બનવાનું છે આપણે આ વિશે ચર્ચા કરવાની જરૂર છે પરંતુ હમણાં માટે KTને ધ્યાનમાં લો KTનો અંદાજ લગાવી શકાય છે અને તે અક્ષાંશ અને દિવસની સંખ્યાનું ફંક્શન છે તે અક્ષાંશ દિવસ નંબર અને પાણીની વરાળનું ફંક્શન પણ હોઈ શકે છે પરંતુ હું તેની પછી ચર્ચા કરીશ પરંતુ હવે આપણે કહી શકીએ કે KTનો આ મૂલ્યો ઇનપુટ મૂલ્યોમાંથી અંદાજ કાઢવાની જરૂર છે આગળનો અંદાજ RD શોધવાનો ડાયરેક્ટ રેડીયેશન માટે નમન ફેક્ટર કે જે HotH0 છે તે શોધવાનો છે જો આપણી પાસે આ છે તો આપણે આ શોધી શકીએ છીએ પછી RTનો અંદાજ કે જે ડાયરેક્ટ વીખરાયેલ અને પ્રતિબિંબિત રેડીયેશન સહિત નમન ફેક્ટર છે અને પછી છેવટે તમે Hatના કિંમતની ગણતરી કરો Hatની મહત્વપૂર્ણ કિંમત કે જે RT KT H0 દ્વારા આપવામાં આવે છે આ આપણે હમણાં જ જોયું છે અને આની ટૂંકમાં ચર્ચા કરી છે અને આપણે આની ગણતરી કરવાની જરૂર છે અને આ કિલોવોટ કલાક પ્રતિ ચોરસ મીટર પ્રતિ દિવસમાં હશે અને આ તમે PV પેનલ્સના કદ માટે ઉપયોગમાં લેશો પરંતુ તે પહેલાં આપણે એક મહત્વપૂર્ણ કામ કરવાની જરૂર છે કે તમને KT કેવી રીતે મળે છે આપણે જાણીએ છીએ કે H0ને શોધવા માટે બીજી બધી વસ્તુઓ કેવી રીતે શોધવી આપણે RD કેવી રીતે શોધવું તે જાણીએ છીએ RD ને શોધવાનું આપણે જાણીએ છીએ અને હવે પછી આ એકમાત્ર પરિમાણ છે જેની આપણે ચર્ચા કરી નથી આ ક્લીયરનેસ ઇન્ડેક્સ અને તેને કેવી રીતે શોધવું આ એક આંકડાકીય ઘટના છે અને આ ક્લીયરનેસ ઇન્ડેક્સ ફેક્ટર કેવી રીતે કોઈ ચોક્કસ વિસ્તારના સમગ્ર વાતાવરણને સમાવિષ્ટ કરે છે તે આપણે ટૂંક સમયમાં જોશું